બધાને નમસ્તે છેલ્લા વ્યાખ્યાનમાં મેં બીજો નિયમ સમજાવવાનું શરૂ કર્યું છે આપણે તે સાથે આગળ વધીશું અને જોઈશું કે કઈ રીતે બીજા નિયમના સિદ્ધાંતો વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલી માટે લાગુ કરી શકાય છે અને આપણે બીજા નિયમની જુદી જુદી અસર મેળવી શકીયે છીએ અથવા તેના બદલે આપણે બીજા નિયમને લાગુ કરતી પુન પ્રાપ્તિ પ્રણાલીની વધુ સારી રચના કરી શકીયે છીએ હવે હું બીજા નિયમના મુખ્ય લક્ષણો વિશે ચર્ચા કરી રહ્યો હતો બીજા નિયમ દ્વારા શું કહેવામાં આવે છે બીજા નિયમ દ્વારા કઈ મહત્વની માહિતી આપવામાં આવે છે મેં કહ્યું તેમ પ્રથમ વસ્તુ આપણને પ્રક્રિયાની દિશા આપે છે અને તે આપણને રૂપાંતરણની મર્યાદા આપે છે કે કેવી રીતે પરિવર્તનની ઊર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે પછી તે આપણને ઈરીવર્સીબીલીટી નો ખ્યાલ આપે છે તે આપણને એન્ટ્રોપી નો ખ્યાલ પણ આપે છે એન્ટ્રોપી એ ખુબ જ અનોખો ગુણધર્મ છે તમે મોટાભાગના એન્ટ્રોપી શબ્દથી પરિચિત છો પરંતુ સાતત્ય ખાતર આપણે એન્ટ્રોપી સંબંધિત થોડી ચર્ચા કરીશું અને બીજો નિયમ આપણને પ્રણાલીના આનોખા ગુણધર્મના સંદર્ભમાં જાગૃત કરે છે જે કોઈપણ ઊર્જા રૂપાંતરણ પ્રક્રિયા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે બીજો નિયમ ચક્ર અથવા પ્રક્રિયાના શ્રેષ્ઠ સૈદ્ધાંતિક પ્રભાવનું વિશ્લેષણ કરવામાં આપણને સહાય કરે છે ચક્રની શ્રેષ્ઠ સૈદ્ધાંતિક પ્રભાવ મર્યાદા અને પ્રક્રિયાનું બીજા નિયમ દ્વારા વિશ્લેષણ કરી શકાય છે તે શું હોઈ શકે તે એવા પરિબળો પણ આપે છે જે અસરો ઉત્પન્ન કરે છે જે ચક્ર અથવા પ્રક્રિયાના શ્રેષ્ઠ પ્રદર્શનની અવધિને અવરોધે છે તેથી આકૃતિના બિંદુ 4 અને 5 આ બે મુદ્દા એક સાથે લેવાના છે તેથી થર્મોોડાયનેમિક્સ નો બીજો નિયમ આપણને ફક્ત તે જ આપે છે જે ચક્ર અથવા પ્રક્રિયાનું શ્રેષ્ઠ પ્રદર્શન હોઈ શકે તે આપણને અવરોધ કરતા પરિબળોને ઓળખવામાં પણ મદદ કરે છે જે આ શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવા માટે પ્રતિકાર તરીકે કાર્ય કરશે તેથી તમે જાણો છો કે તે કયા પરિબળો છે જે તમને કોઈ ચક્ર અથવા પ્રક્રિયામાંથી શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની મંજૂરી આપતા નથી તો પછી સ્પષ્ટ છે કે તમે પ્રયાસ કરો અથવા ઇજનેર તેને દૂર કરવાનો પ્રયાસ કરશે કેટલાક કિસ્સાઓમાં તકનીકી જ્ઞાન સાથે આ તકનીકી માળખામાં શક્ય બનશે જ્યા આપણે આ અવરોધ દૂર કરીયે છીએ કેટલાક કિસ્સાઓમાં તે શક્ય ન પણ હોય પરંતુ આપણે જાણીયે છીએ કે શ્રેષ્ઠ શું છે અને આપણે પ્રણાલી અથવા ચક્રના શ્રેષ્ઠ સંભવિત પ્રભાવની નજીક જવાનો પ્રયાસ કરીયે છીએ તેથી આ ખુબ જ મહત્વપૂર્ણ છે પછી બીજા મુદ્દા જે આપણને મળે છે તે વિશિષ્ટ છે પરંતુ ફરીથી તેને ખુબ મહત્વ મળ્યુ છે તે આપણને ભૌતિક ગુણધર્મોથી અલગ તાપમાનનું થર્મોોડાયનેમિક માપ આપે છે તાપમાનનું આ થર્મોોડાયનેમિક માપ એ તાપમાનનું નિરપેક્ષ ધોરણ છે ઈજનેરી અભ્યાસમાં ચક્રની કાર્યક્ષમતા નક્કી કરવામાં તે ખુબ મહત્વ ધરાવે છેવગેરે પછી આગળનો મુદ્દો તે ફરીથી ઉપસિદ્ધાંત છે તે થર્મોોડાયનેમિક ગુણધર્મોને નિર્ધારિત અથવા મૂલ્યાંકન કરવામાં પણ મદદ કરે છે તેથી મૂળભૂત રીતે આપણે પ્રથમ નિયમ અને થર્મોોડાયનેમિક્સ નો બીજો નિયમ બંનેનો ઉપયોગ કરીને ગુણધર્મ નિયમ મેળવીશું અને તે ગુણધર્મ નિયમ ની મદદથી આપણે અન્ય થર્મોોડાયનેમિક ગુણધર્મો નક્કી કરી શકીયે છીએ તેથી તે થર્મોોડાયનેમિક્સ ના બીજા નિયમ નું પણ એક યોગદાન છે તેથી આ સાથે આપણે જોઈ શકીયે છીએ કે બીજો નિયમ આ ફાળો આપે છે અથવા આપણને કેટલાક પાસાઓ આપે છે અથવા ઊર્જા રૂપાંતરણના કિસ્સામાં ખુબ મહત્વ ધરાવે છે અને દેખીતી રીતે વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ એ ઊર્જા રૂપાંતર પ્રક્રિયા છે અને આપણે જોવું જોઈયે કે આ વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રક્રિયામાં કેવી રીતે લાગુ થઈ શકે છે પરંતુ તે પહેલાં મને ઔપચારિક રીતે જણાવવા દો હું તે લખતો નથી તે કોઈપણ થર્મોોડાયનેમિક્સ ના પુસ્તકમાં ઉપલબ્ધ છે પરંતુ ઈજનેરી અભ્યાસના સાતત્ય માટે ખાસ કરીને થર્મોોડાયનેમિક્સ ના બીજા નિયમના સામાન્ય નિવેદનો જણાવી શકું છું તેથી ત્યાં બે નિવેદનો છે ફરીથી મોટાભાગના સહભાગીઓ કે જે આ વિષયમાં ભાગ લઈ રહ્યા છે તે જાણે છે પરંતુ સાતત્ય માટે અને જેઓ અન્ય વિદ્યાશાખામાંથી આવતા હોય છે તેઓ માટે આ નિયમો અને સિદ્ધાંતોનો સાર આપવો એ વધુ સારું છે જેથી તેઓ કદર કરી શકે અથવા તેના બદલે આ અભ્યાસક્રમના પછીના ભાગની પ્રશંસા કરી શકે જ્યા વારંવાર આ નિયમો વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિ પ્રણાલી માટે લાગુ કરવામાં આવશે બીજા નિયમના બે નિવેદનો છે કેલ્વિન પ્લેન્ક નિવેદન આપણને કહે છે કે એવા કોઈ ઉપકરણનું નિર્માણ કરવું અશક્ય છે જે એક ચક્રમાં કાર્ય કરે અને એક સ્ત્રોત અથવા બોડી સાથે ઊર્જાની આપ લે કરતી વખતે કાર્યનું ઉત્પાદન કરે તો ચાલો આપણે એક ઇજનેરી ઉપયોગને ધ્યાનમાં લઈયે અને તે ઈજનેરી ઉપયોગથી ચાલો કેલ્વિન પ્લેન્ક નિવેદનની અસરને સમજવાનો પ્રયત્ન કરીયે ઊર્જાના રૂપાંતરણમાં તે ખુબ મહત્વનું છે કારણ કે ખુબ જ સામાન્ય છે કે આપણે જે કરીયે છીએ આપણે બળતણનું દહન કરીયે છીએ ત્યારે બળતણને સળગાવતા આપણને ઉષ્મીય ઊર્જા મળે છે અને તે ઉષ્મીય ઊર્જાથી આપણે યાંત્રિક ઊર્જા અથવા કાર્ય મળે છે તેથી આ એક રૂપાંતરણ છે તેથી ચાલો આપણે કહીયે કે આપણે આ રીતે રૂપાંતરણ વિશે વિચારી રહ્યા છીએ આપણને ઉષ્મીય સ્ત્રોતો મળ્યા છે જ્યાં સ્ત્રોત ચોક્કસ તાપમાન T1 પર જાળવવામાં આવે છે તેથી આ સ્ત્રોતની ઓળખ છે તાપમાન T1 અને આપણી પાસે એક ઉપકરણ છે જે એક ચક્રમાં કાર્યરત છે જે મેં દોર્યું છે જે એક ઉપકરણ સૂચવે છે તેથી આ ઉપકરણ જે એક ચક્રમાં કાર્યરત છે તે સ્ત્રોતમાંથી થોડી ઉષ્મા Q1 લઈ રહ્યું છે અને ચાલો આપણે કહીયે કે આપણે આને યાંત્રિક ઊર્જા અથવા કાર્યમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરીયે છીએ તેથી આપણે W મૂલ્યનું કાર્ય ઉત્પન્ન કરી રહ્યા છીએ હવે પ્રથમ નિયમથી આ શક્ય છે અથવા તેના બદલે પ્રથમ નિયમમાં તે નથી જે મેં સૂચવેલું તેનું ઉલ્લંઘન થઈ રહ્યું નથી હું સ્ત્રોતમાંથી Q1 જેટલી ઉષ્મા લઈશ અને તે બધી આપણે ઉપયોગી કાર્યમાં અથવા યાંત્રિક કાર્યમાં રૂપાંતરિત કરીશું તેથી હું થર્મોોડાયનેમિક્સ ના પ્રથમ નિયમ નું ઉલ્લંઘન કરી રહ્યો નથી પરંતુ થર્મોોડાયનેમિક્સ નો બીજો નિયમ કહે છે કે જો હું ચક્ર ચલાવતો હોઉં તો તે શક્ય નથી તેનો અર્થ એ કે હું સતત કાર્ય ઉત્પન્ન કરું છું હું ઉષ્મા લઇશ અને નિરંતર તેને કાર્યમાં રૂપાંતરિત કરૂ તે હું કાર્ય કરું અથવા જ્યારે હું કોઈ ચક્ર ચલાવતો હોઉં અથવા સતત ઉષ્માનું ઉત્પાદન કરું છું અથવા ઉષ્મીય ઊર્જાને લીધે તે શક્ય નહીં હોય તો પછી શું શક્ય છે જો હું ઉષ્માની અમુક માત્રાને નકારું અને સતત ઉષ્માનું નિર્માણ કરવું હોય તો સતત કાર્ય પેદા કરવાનું શક્ય છે ત્યાં બીજું બોડી હશે જે તે ઉષ્મા તાપમાન T2 પર છે અને T1 એ T2 કરતા વધારે હોવું જોઈયે તેથી ત્યાં ઉષ્માનો પ્રવાહ હોઈ શકે છે ઉષ્માનો પ્રવાહ T1 થી T2 ઉષ્મીય ઊર્જાના માત્ર એક ભાગમાં વહેતો હોય છે જ્યા તે કાર્યમાં રૂપાંતરિત થઈ શકે છે તેથી તમે બધી જ ઉષ્મીય ઊર્જા જુઓ છો જેને આપણે કાર્યમાં રૂપાંતરિત કરી શકતા નથી તેના માત્ર એક ભાગને કાર્યમાં રૂપાંતરિત કરી શકાય છે અને બાકીનાને નીચા તાપમાનવાળા બોડી અથવા ઓછા તાપમાનના સ્ત્રોતમાં નાખવું જોઈયે ઘણી વખત ઊંચા તાપમાનને સ્રોત કહેવામાં આવે છે અને નીચા તાપમાનને સિંક કહેવામાં આવે છે તેથી આ શક્ય છે કેલ્વિન પ્લેન્ક નિવેદન દ્વારા આ શક્ય છે અને જો આપણે વિચારીયે તો આપનો આ રોજનો સામાન્ય અનુભવ પણ છે કે આપણે તે શોધીશું ચાલો આપણે ઉષ્મીય શક્તિ ચક્રોનો વિચાર કરીયે અવશેષ ઇંધણ સંચાલિત ઉષ્મીય શક્તિ ચક્રો જ્યા વરાળ એ કાર્યકારી માધ્યમ અથવા કાર્યકારી પદાર્થ છે તો વરાળ શક્તિ ચક્રોમાં આપણને શું મળે છે કોલસો બળી જાય છે અને ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે તેથી આપણે વિચારી શકીયે છીએ કે આપણે તેને આદર્શ બનાવી શકીયે કે જાણે કે તે સતત તાપમાન સાથેનો સ્ત્રોત છે પછી તે ઉષ્માની મદદથી તે ઊંચા તાપમાને પાણી વરાળમાં ફેરવાશે વરાળ એક ટર્બાઇન માંથી પસાર થવાની છે તે ટર્બાઇન ફેરવશે અને યાંત્રિક ઊર્જા ઉત્પન્ન કરશે પછી વરાળ જે નીચા દબાણ અને નીચા તાપમાને આવે છે તે ટર્બાઇન માંથી બહાર આવશે અને આપણે ઉષ્માને ઢારીશું જ્યારે આપણે ઉષ્માને ઢારીશું ત્યારે આપણે વાતાવરણમાં ઉષ્માનો નિકાલ કરી રહ્યા છીએ તેથી ઉંચા તાપમાનના સ્ત્રોતથી ઉષ્મા લેવામાં આવે છે જે બળતણનું દહન કરવા સિવાય કંઇ નથી નીચા તાપમાને ઉષ્મા નકારી શકાય છે જે આપણા પર્યાવરણ સિવાય કંઈ નથી અને વચ્ચે જ્યારે ઉષ્મા ઊંચા તાપમાન થી નીચા તાપમાને વહી રહી હોય ત્યારે આપણે ચોક્કસ કાર્યનું ઉત્પાદન કરી રહ્યા છીએ અહીં તમે જુઓ વ્યય ઉષ્માનો ખ્યાલ પણ આવી રહ્યો છે તેથી વ્યય ઉષ્મા શું છે આપણે જે ઉષ્માને પર્યાવરણ તરફ ધકેલી રહ્યા છીએ તે વ્યય છે તેથી હાલના અભ્યાસક્રમના સંદર્ભમાં કેલ્વિન પ્લેન્ક નિવેદનમાં જે કંઇ કહેવામાં આવ્યું છે તે હોવું જોઈયે પરંતુ તે જ સમયે આપણે અહીં આ ચોક્કસ કિસ્સામાં આપણે ઓળખી શકીયે છીએ કે વ્યય ઉષ્મા શું છે તો Q2 જેને ઉષ્મા નિકાલ કહેવામાં આવે છે તેને આપણે વ્યય ઉષ્મા પણ કહી શકીયે છીએ અલબત્ત ત્યાં એક પ્રશ્ન છે કે વ્યય ઉષ્મા પર તે કેટલું લાયક છે તેનો અર્થ એ કે શું આપણે ઉષ્માના અમુક ભાગને ફરીથી કેટલાક ઉપયોગી હેતુમાં ફેરવી શકીયે કે નહીં જો તે ખરેખર શક્ય છે તો Q2 નો તે ભાગ કે જે ઉપયોગી પ્રમાણમાં ચોક્કસ રૂપાંતરિત થઈ શકે છે તેનો અર્થ એ છે કે યાંત્રિક ઊર્જાના સ્વરૂપમાં અથવા ઉષ્મીય ઊર્જાના સ્વરૂપમાં અમુક પ્રકારની ઉપયોગી ઊર્જામાં રૂપાંતરિત થઈ શકે તો પછી આપણે તેનો એક ભાગ પાછો મેળવ્યો અને તે તમારી વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિ છે અહીં આપણે તેને ધ્યાનમાં રાખવું પડશે કે બધી જ ઉષ્માને ઉપયોગી ઊર્જામાં રૂપાંતરિત કરી શકાતી નથી કારણ કે તે બીજા નિયમનું ઉલ્લંઘન કરે છે પ્રથમ નિયમનું ઉલ્લંઘન કરી શકાતુ નથી અને ઊર્જા બચાવના સિદ્ધાંતનું ઉલ્લંઘન થઈ શકતું નથી બીજા નિયમનું પણ ઉલ્લંઘન થઈ શકતું નથી તેથી નિશ્ચિતપણે તાપમાનની ચોક્કસ માત્રાને નીચા તાપમાને સિંક માં નાખવી પડે છે જે અહીંના વાતાવરણ સિવાય બીજું કંઈ નથી પરંતુ ઘણા કિસ્સામાં તેનો એક ભાગ પુનપ્રાપ્ત થઈ શકે છે અને તે તમારી વ્યય ઉષ્મા ની પુનપ્રાપ્તિ છે જે આ જ હાલના અભ્યાસક્રમ વિશે છે તેથી આપણને મળે છે તે એક બીજુ અગત્યનું પાસુ છે અહીં આપણને એક ઉપકરણ મળી રહ્યું છે જે ચક્રમાં કાર્યરત છે જે ઉચ્ચ તાપમાને સ્રોતમાંથી ઉષ્મીય ઊર્જા લે છે અને ઉષ્માના ભાગને નીચા તાપમાનના સિંક માં નાખે છે અને બાકીની ઉષ્માને ઉપયોગી કાર્યમાં રૂપાંતરિત કરે છે તેથી આ ઉપકરણને હીટ એન્જિન કહેવામાં આવે છે તેથી અહીં આપણને એક ખુબ જ ઉપયોગી ઈજનેરી ઉપકરણનો ખ્યાલ મળે છે જે હીટ એન્જિન તરીકે ઓળખાય છે અને તે જે ચક્રમાં ચાલે છે તેને હીટ એન્જિન ચક્ર અથવા શક્તિ ચક્ર કહેવામાં આવે છે કારણ કે તે કાર્ય અથવા શક્તિ ઉત્પન્ન કરે છે ઠીક છે અહીં ફરીથી આપણે કેટલીક અન્ય બાબતોને નિર્ધારિત કરી શકીયે છીએતમે ઊર્જા જુઓ છો તે આપણે ઉંચા તાપમાને સ્ત્રોતમાંથી મેળવીયે છીએ સામાન્ય રીતે જેના માટે આપણે ચૂકવણી કરવી પડે છે તે Q1 ની બરાબર છે કમનસીબે સમગ્ર Q1 એ ઉપયોગી કાર્ય W માં રૂપાંતરિત થઈ શકતું નથી આપણે માત્ર ઉષ્માનો એક ભાગ ઇચ્છિત કાર્ય W માં રૂપાંતરિત કરી શકીયે છીએ તેથી અહીં આપણે બીજી વસ્તુની વ્યાખ્યા આપી શકીયે જે હીટ એન્જિન ની કાર્યક્ષમતા છે તો ચાલો હું તેને વ્યાખ્યાયિત કરું ƞ એ હીટ એન્જિન ની કાર્યક્ષમતા છે આપણે જે કંઇ ચુકવ્યુ છે તેના દ્વારા આપણે જે પણ વહેંચીયે છીએ તે બરાબર છે તે દ્વારા આપણે W મેળવીએ છીએ કે આપણે Q1 માટે ચુકવણી કરી રહ્યા છીએ તેથી તે પ્રથમ નિયમથી Q1 દ્વારા W છે આપણે તે Q1 અથવા કાર્યક્ષમતા આપણે 1 Q2 Q1 તરીકે લખી શકીયે છીએ તેથી ફરીથી આપણને વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિનો એક પરિપ્રેક્ષ્ય મળે છે આપણે આ ઉપકરણની કાર્યક્ષમતા વધારવા માંગીયે છીએ જો આપણે સ્પષ્ટ રીતે Q2 ને ઘટાડી શકીયે તો તે ઇચ્છનીય પરિસ્થિતિ છે હવે આ Q2 જે આસપાસનામાં દુર કરવામાં આવે છે જેને પૃથ્વીની આસપાસના સ્થળે ફેંકી દેવામાં આવે છે કદાચ વ્યય ઉષ્માની પુન પ્રાપ્તિના સિધ્ધાંતને અપનાવીને આ Q2 ને ઘટાડી શકાય છે તેથી તેનો સીધો અર્થ એ થયો કે આપણે કાર્યક્ષમતામાં વધારો કરી શકીયે તો સારી રીતે આપણે જોઈશું કે Q2 ને કેવી રીતે ઘટાડી શકાય છે Q2 ઘટાડવા માટે વિવિધ વિકલ્પો કયા છે તો ચાલો આપણે થર્મોોડાયનેમિક્સ ના બીજા નિયમ પર જઈયે પ્રથમ નિવેદન કેલ્વિન પ્લાન્ક નિવેદન છે બીજું નિવેદન કલોસીયસ નું નિવેદન તરીકે ઓળખાય છે આ નિવેદન કલોસીયસે આપ્યું હતું અને આ નિવેદન પ્રમાણે કોઈ ઉપકરણ બનાવવાનું અશક્ય છે જે એક ચક્રમાં કાર્ય કરે અને નીચા તાપમાનવાળા બોડી માંથી ઊંચા તાપમાનવાળા બોડી માં ઉષ્મા સ્થાનાંતરિત કરવા સિવાય કોઈ અસર કરે નહીં તેથી મને ફરીથી જણાવવા દો અથવા મને કલોસીયસ નું નિવેદન જણાવવા દો કોઈ પ્રણાલીની રચના કરવી અશક્ય છે જે ચક્રમાં કાર્ય કરશે અને નીચા તાપમાનવાળા બોડી થી ઊંચા તાપમાનવાળા બોડીમાં ઉષ્મા સ્થાનાંતરિત કરવા સિવાય કોઈ અસર કરશે નહીં તેથી કલોસીયસ ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં બે બોડી છે એક બોડી નું તાપમાન T1 છે અને બીજુ બોડી તાપમાન T2 પર છે આપણી પાસે કોઈ ઉપકરણ હોઈ શકે નહી જે નીચા તાપમાનવાળા બોડી થી ઉષ્મીય ઊર્જા લઈ જ્યાં T1T2 છે તેને ઉચ્ચ તાપમાનવાળા બોડી માં સ્થાનાંતરિત કરે જોકે પ્રથમ નિયમ દ્વારા આ અશક્ય નથી પ્રથમ નિયમ આ માં કોઈ અવરોધ મુકતો નથી કારણ કે પહેલો નિયમ ફક્ત ઊર્જા સંરક્ષણ અંગે જ કહે છે આપણે ઉષ્મીય ઊર્જા જે તાપમાને બોડી માંથી લઈયે છીએ તેટલી જ ઉષ્મીય ઊર્જા આપણે ઊંચા તાપમાને બોડી ને આપીયે છીએ તે થર્મોોડાયનેમિક્સ ના પ્રથમ નિયમનું ઉલ્લંઘન કરતી નથી પરંતુ થર્મોોડાયનેમિક્સ નો બીજો નિયમ કહે છે કે તે શક્ય નથી તેનો અર્થ એ કે નીચા તાપમાનવાળા બોડી થી ઊંચા તાપમાને સતત પ્રવાહ શક્ય નથી ફરીથી મેં કહ્યું છે કે બીજો નિયમ પ્રક્રિયાઓને દિશા આપે છે તેથી તે પ્રક્રિયાની દિશા પણ આપી રહ્યું છે આપણે જાણીયે છીએ કે ઊંચા તાપમાનવાળા બોડી થી સરળતાથી નીચા તાપમાનવાળા બોડી માં ઉષ્મા સ્થાનાંતરિત થઈ શકે છે તેથી તે ઉષ્મા સ્થાનાંતરણ પ્રક્રિયાની પસંદગીની દિશા છે પરંતુ તેનાથી વિરુદ્ધ શક્ય નથી તે હાંસલ કરવુ મુશ્કેલ છે પણ તે પ્રાપ્ત કરી શકાય તેવુ છે પરંતુ કેટલાક અન્ય માધ્યમ દ્વારા નીચા તાપમાનથી ઊંચા તાપમાને ઉષ્મા સ્થાનાંતરિત કરવું તે પ્રાકૃતિક રીતે પ્રાપ્ત થઈ શકે તેવુ નથી આપણે તેને પ્રાપ્ત કરવા માટે કંઈક કરવુ પડશે તેથી આપણે શું કરવાનું છે તમારે થોડી ઊર્જા આપવી પડશે અથવા બહારથી કાર્ય કરવુ પડશે તેથી જો આપણે તે કરીશું તો પછી આપણને શું મળશે W કાર્યની મદદની નીચા તાપમાનવાળા બોડી માંથી Q2 જેટલી ઉષ્મા લઈયે છીએ અને ઊંચા તાપમાન T1 એ કુલ Q1 મૂલ્યની ઉષ્મા પંપ કરીયે છીએ હવે આ રૂપરેખાંકન પ્રથમ નિયમ નું ઉલ્લંઘન કરે છે કારણ કે આપણે ઊર્જા સંતુલનને Q2 W Q1 થી જાણીયે છીએ તેથી ઊર્જા સંરક્ષણ સિદ્ધાંતનું પાલન થાય છે અને તે પણ થર્મોોડાયનેમિક્સ ના બીજા નિયમના કલોસીયસ નિવેદનને પાલન થાય છે કે નીચા તાપમાનવાળા બોડી થી તાપમાન ઊંચા તાપમાનવાળા બોડી માં ઉષ્મા આપમેળે સતત પ્રવાહિત થઈ શકતી નથી આ પ્રકારના પ્રવાહ માટે આપણી પાસે સહાયક ઉપકરણ હોવું જોઈયે અને સહાયક ઉપકરણ તરીકે આપણી પાસે બહારથી પુરવઠો આવે છે તેથી આ એક બીજુ મહત્વપુર્ણ ઈજનેરી ઉપકરણ છે હકીકતમાં તે બે મહત્વપુર્ણ ઇજનેરી ઉપકરણ વિશે વાત કરે છે આ ઇજનેરી ઉપકરણોને હીટ પંપ અને રેફ્રિજરેટર કહેવામાં આવે છે તેથી રેફ્રિજરેટર નીચા તાપમાન સર્જે છે તેથી આપણે શું કરી શકીયે કે આપણે આ ઉદાહરણથી જોઈ શકીયે કે આપણે નીચા તાપમાનવાળા બોડી માંથી ઉષ્મા લઈ રહ્યા છીએ જે T2 પર છે તેથી તે આપણને ઓછું તાપમાન જાળવવામાં મદદ કરી રહ્યું છે તેથી મૂળભૂત રીતે મેં જે ઉપકરણ બતાવ્યું છે તે રેફ્રિજરેટર ને બાહ્ય ઊર્જા આપીને હું સતત નીચા તાપમાનવાળા બોડી માંથી ઉષ્મા કાઢી શકું છું તેથી તે રેફ્રિજરેટર તરીકે કાર્ય કરે છે અને જ્યારે હું તેને રેફ્રિજરેટર કહી રહ્યો છું ત્યારે મારું ધ્યાન નીચા તાપમાનવાળા બોડી અને ઉષ્મા અથવા ઉષ્મીય ઊર્જા પર છે જે હું નીચા તાપમાનવાળા બોડી માંથી કાઢુ છું પરંતુ તે જ સમયે મારો અલગ અંદાજ પણ હોઈ શકે છે તેથી તેને હીટ પંપ પણ કહી શકાય કારણ કે એક પંપ દ્વારા આપણે પાણીને નીચલા સ્તરથી ઊંચા સ્તરે પંપ કરીયે છીએ અહીં પણ આ ઉપકરણ દ્વારા અને બહારથી કાર્યના રૂપમાં ઊર્જા પ્રવેશની ચોક્કસ રકમ પ્રદાન કરીને હું નીચા તાપમાનવાળા બોડી થી ઊંચા તાપમાનવાળા બોડી માં ઉષ્મા પંપ કરું છું T2 to T1 સુધી હું ઉષ્મા પંપ કરું છું તેથી તેને હીટ પંપ પણ કહેવામાં આવે છે અને તે કિસ્સામાં આપણુ ધ્યાન આ ઉદાહરણનો ઉચ્ચ તાપમાન છેડો છે એનો અર્થ એ કે આપણું ધ્યાન T1 પર છે અને તેને ઉષ્મા પુરી પાડવામાં આવે છે જે Q1 છે આ કલોસીયસ નું નિવેદન છે જેમ કેલ્વિન પ્લાન્ક નિવેદનમાં આપણને હીટ એન્જિન નામનું એક ખુબ જ મહત્વપૂર્ણ ઈજનેરી ઉપકરણ આપવામાં આવ્યું છે તેમ અહી પણ આપણને એક મહત્વપૂર્ણ ઈજનેરી ઉપકરણ મળી રહ્યું છે આ ઉપકરણને હું કાર્ય પસંદગીને આધારે રેફ્રિજરેટર અથવા હીટ પંપ કહી શકું છું તેથી હું હવે પછીનાં વ્યાખ્યાનમાં આ મુદ્દાથી પ્રારંભ કરીશ